આજે આપણે એક નવા વિષય પર ચર્ચા કરીશું અને તે ડીપ ન્યુરલ આર્કિટેક્ચર અને એપ્લિકેશનપર છે તો ચાલો આપણે સમજીએ કે ક્લાસિકલ ન્યુરલ આર્કિટેક્ચર અને ડીપ ન્યુરલ આર્કિટેક્ચર વચ્ચે શું તફાવત છે આપણે આર્ટિફિસિયલ ન્યુરલ નેટવર્ક વિશે પહેલાથી ચર્ચા કરી છે જ્યાં તમે જોઈ શકો છો કે તે જુદા જુદા ન્યુરલ નોડ અથવા પર્સેપ્ચ્યુઅલ નોડ નું નેટવર્ક છે જ્યાં તમારી પાસે એક છેડે ઇનપુટ છે અને તે ફીડ ફોરવર્ડ નેટવર્ક છે દરેક નોડ વેટેડ ઇનપુટ વેક્ટર્સને લે છે અને પછી તે વેટેડ વેક્ટર્સનો સરવાળો બિન રેખીય ફંકશન માથી પસાર થાય છે અને આઉટપુટ એ બિન રેખીય ફંકશન નો રીસપોનસ છે અને આ બધા નોડનું નેટવર્ક જે તમને આર્ટિફિસિયલ ન્યુરલ નેટવર્ક આપે છે અને અંતે આ તેના ચોક્કસ ઇનપુટ અને આઉટપુટ સ્તરો છે હવે તથ્ય એ છે કે ક્લાસિકલ આર્ટિફિસિયલ ન્યુરલ નેટવર્ક માટે આપણી પાસે ફક્ત થોડા હિડ્ન સ્તરો હતા પરંતુ આપણે જોઈ શકતા હતા કે મહત્તમ ત્રણ સ્તરો હતા જે ઘણી એપ્લિકેશનોમાં વપરાતા પરંતુ 1 અથવા 2 સ્તરો વધુ સામાન્ય હોય છે જ્યારે ડીપ ન્યુરલ આર્કિટેક્ચર માટે તમારી પાસે સ્તરોની સંખ્યા વધુ હોય છે તમારી પાસે 100 થી વધુ હિડ્ન સ્તરો હોઈ શકે છે અને તે એક મોટો તફાવત છે આ ડીપ ન્યુરલ આર્કિટેક્ચરની જુદી જુદી એપ્લિકેશનો છે આ આર્કિટેક્ચરની ફીચર વર્ણવતા પહેલાં હું એક ટૂંકું વિહંગાવલોકન આપું છું આ પ્રકારની આર્કિટેક્ચર દ્વારા બનતી આવતી એપ્લિકેશનો શું છે તેના વિષે એપ્લિકેશનમાંથી એક ઇમેજ વર્ગીકરણ છે અને ત્યાં ડેટા સેટ ઇમેજનેટ મોટા પાયે વિઝ્યુઅલ રેકગ્નિશન ચેલેન્જ ડેટા સેટ છે જે પરીક્ષણ માટે વર્ગીકરણ અલ્ગોરિધમ્સને સુધારવા માટે હતો અને લાંબા સમયથી સંશોધનકારો આ ડેટા સેટ્સ પર કામ કરી રહ્યાં છે અને તેઓ આ ડેટા સેટમાં તેમના પ્રભાવની જાણ કરી રહ્યાં છે આ ડેટા સેટમાં તમારી પાસે 1000 ઑબ્જેક્ટ વર્ગો છે અને ડેટા સેટમાં લગભગ 1 4 મિલિયન ઇમેજ ડિઝાઇન છે અને મોટા અલ્ગોરિધમ્સ કે જે સારા પર્ફોમન્સ આપવા લાગ્યા છે તે ડીપ ફીચર ધરાવે છે જેનો અર્થ છે કે આ ડેટાને વર્ગીકૃત કરતી વખતે ડીપ ન્યુરલ આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે અહીં એક સંક્ષિપ્ત સારાંશ છે કે જુદા જુદા ગાણિતીક નિયમોની રજૂઆત કરે છે જેમ તમે જોઈ શકો છો કે તમારી પાસે આ પરંપરાગત અલ્ગોરિધમ છે અને આ એક ડીપ લર્નિંગ અલ્ગોરિધમ્સ છે આ ડીપ લર્નિંગના અલ્ગોરિધમ્સના બધા પ્રભાવ સૂચકાંકો પરંપરાગત અલ્ગોરિધમ્સ કરતાં જેમ આપણે સમય સાથે આગળ વધીએ છીએ તેમ વધુ છે તે હજી પણ 2005 ને જ બતાવવામાં આવ્યું છે તે પછી પણ પર્ફોમન્સમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે તમે આ પ્રકારના વર્ગીકરણ પર્ફોમન્સ આપવા માટે વધુ સારી અને વધુ ડીપ આર્કિટેક્ચરમેળવી રહ્યાં છો બીજી પ્રકારની એપ્લિકેશનકે જેમાં આપણે ચર્ચા કરી શકીએ છીએ તે છે ઑબ્જેક્ટ રેકોગ્નિશન અને લોકલાયજેશન આ એક ઉદાહરણ છે કે આ પ્રોબ્લેમ કેવી રીતે હલ થઈ શકે તે કેવા પ્રકારનો રીસપોનસ છે તમે જોઈ શકો છો કે આ દ્રશ્યમાં સિસ્ટમ કોઈ ઑબ્જેક્ટનું લોકલાયજેશન કરવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે તેને કાર બતાવવામાં આવી છે અને ત્યાં એક ગુલાબી લંબચોરસ બોક્સ છે જ્યાં કાર બતાવવામાં આવી છે આ લોકલાયજેશન છે અને તે પણ ઓળખે છે કે નિશ્ચિત કોન્ફિડનશ થીઅથવા કેટલીક પ્રોબેબિલિટિથી આ કાર છે તેવું ઑળખી શકે છે તે ચોક્કસપણે કાર છે કારણ કે તેપ્રોબેબિલિટિ 1 00 છે જ્યારે તમે જોઈ શકો છો કે ઘોડો 0 993 છે તેથી આ ઘોડા સાથે થોડી મૂંઝવણ છે અને આ પ્રકારનો બીજો ડેટા સેટ પણ છે જ્યાં આ રેકોગ્નિશન અને લોકલાયજેશન ફંકશન કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે ડીપ નિષ્કર્ષ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરીને અથવા આપણે આ વિષય અંતર્ગતમાં નિષ્કર્ષ ન્યુરલ નેટવર્ક શું છે તેની ચર્ચા કરીશું તેથી તેઓએ આ કિસ્સામાં વધુ સારું પર્ફોમન્સ આપે છે ઓબ્જેક્ટ સેગ્મેન્ટેશન એ બીજું કાર્ય છે ડીપ ન્યુરલ આર્કિટેક્ચરના સંદર્ભમાં તેને સિમેન્ટીક સેગ્મેન્ટેશન કહે છે કારણ કે તમે ફક્ત ઑબ્જેક્ટ્સને જ વિભાજીત કરી રહ્યાં નથી તમે તે પણ કહી રહ્યા છો કે તે ઑબ્જેક્ટ શું છે તે લગભગ સમાન બાબતનું લોકલાયજેશન જેવું છે પરંતુ હવે તમે પિક્સેલ સ્તરોના ઘોષણાઓ કરી રહ્યા છો જે કયા પ્રકારનાં છે ઑબ્જેક્ટનો એક ભાગ છે તેથી આ એક પ્રકારની એપ્લિકેશનછે પોઝ અંદાજ બીજી એપ્લિકેશન છે તમે આ રેખાકૃતિમાં જોઈ શકો છો કે વિવિધ લોકોના પોઝને સ્કેલેટન ની આકૃતિ દ્વારા બતાવવામાં આવે છે તેથી સ્કેલેટન એ 3 પરિમાણીય માહિતી છે 3 પરિમાણમાં માનવ શરીરનું વર્ણન કરે છે 3 D કોઓર્ડિનેટ શિરોબિંદુઓ સાથેના ગ્રાફિકલ વર્ણનો આપણાં સાંધા સાથે જોડાયેલા છે જે આપણા માનવ સ્કેલેટનનું પ્રતિનિધિત્વ કરે છે અને કોઈ અલગ વ્યક્તિની ઇમેજના આધારે આપણે અનુમાન લગાવવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારનાં સ્કેલેટન રૂપરેખાંકનો પ્રકાર અથવા વલણ તે વ્યક્તિના પોઝનું પ્રદાન કરે છે તેથી આ એક અનુમાન છે અને તે તમને ખ્યાલ આપે છે કે વ્યક્તિ કઈ રીતે ઊભો છે અથવા કોઇ પ્રવૃત્તિ કરે છે બીજી રસપ્રદ એપ્લિકેશનઇમેજ કેપ્શનિંગ છે તે એક ક્લોજ ડીસીપ્લિન પ્રોબ્લેમ છે કારણ કે તમે જોઈ શકો છો કે આપણે માત્ર ઇમેજ જ નહીં ઇમેજ અને વિડિઓની સમજ આપણે કુદરતી ભાષાઓનો ઉપયોગ કરીને તેને વર્ણવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે જુદા જુદા દ્રશ્યોના સંદર્ભમાં કેટલાક વર્ણન જે અહી વિશેષ ઇમેજને ધ્યાનમાં લઈ અને વાપરી શકાય છે જેમ કે અહી બાળક કે જે આ છોકરી કૂદી રહી છે તેથી અહીં લખ્યું છે કે ગુલાબી ડ્રેસમાં છોકરી હવામાં કૂદી રહી છે આ પ્રકારની વર્ણન દ્વારા આ પ્રકારની સિસ્ટમ બનાવમાં આવે છે એ જ રીતે ડેન્સ ઇમેજ કેપ્શનિંગ તે પણ વધુ જટિલ છે તેથી તમે માત્ર તેનાં મુખ્ય સૂત્રનું વર્ણન કરી રહ્યાં છો તે તો ગમશે પરંતુ તમે ઇમેજના દરેક ભાગનું વર્ણન કરી રહ્યા છો જે એક હાથી છે અહી એક ફૂટબોલ છે આ એક માણસ હાથીની ટોચ પર બેઠો છે માણસે લાલ શર્ટ પહેર્યું છે તેથી આ પ્રકારની આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને આ પ્રકારનું વર્ણન અને આ પ્રકારનું કેપ્શનિંગ કરી શકાય છે બીજી એપ્લિકેશનસુપર રીઝોલ્યુશન છે જે તમે અહીં જોઈ શકો છો ઉદાહરણો આપવામાં આવે છે કે મૂળ ઇમેજ સૌથી જમણી કોલમમાં છે તો આ મૂળ ઇમેજ છે અને આ ક્લાસિકલ અલ્ગોરિધમનો ઇંટરપોલેશન અલ્ગોરિધમ છે જે સુપર રિઝોલ્યુશન અથવા ઇન્ટરપોલેટેડ ઇમેજ ઉત્પન્ન કરે છે જ્યારે ડીપ ન્યુરલ આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને તમારી પાસે આ મધ્યમ બે કોલમ છે જે પરિણામો આપે છે અને તમે પસંદ કરી શકો છો કે તમે ખરેખર આ બે ઇન્ટરપોલેટેડ ઇમેજ અથવા સુપર રિઝર્વેટેડ ઇમેજની દ્રશ્ય ગુણવત્તા જોઈ શકો છો જે આપણે આપેલ ઇમેજ કરતા વધુ સારી છે ઇમેજ આર્ટ જનરેશન અને ટ્રાન્સફર આ પણ એક અન્ય ખૂબ જ રસપ્રદ એપ્લિકેશનછે હકીકતમાં ડીપ ન્યુરલ આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને તમે ઇમેજ સંશ્લેષણ કરી શકો છો અને ઇમેજ રેન્ડર પણ કરી શકો છો અહીં ખાસ કરીને તમે જોઈ શકો છો કે એક ફોટોગ્રાફ છે આ મૂળ ફોટોગ્રાફ છે જે કેમેરા દ્વારા લેવામાં આવ્યો છે તમે પેઇન્ટરની શૈલીને ધ્યાનમાં લો અને કહો કે આ હેનકોક પેઇન્ટિંગ છે મને લાગે છે કે આ સ્ટેરી રાત્રી છે અથવા આ એક એવું કઇંક નામ છે અને હેનકોક પેઇન્ટિંગ નો ઉપયોગ કરીને આ ફોટોગ્રાફ તે સ્ટાઇલની પેઇન્ટિંગ સ્ટાઇલની સાથે બદલવામાં આવે છે અને આવો કઇંક ફોટો જનરેટ કરવામાં આવ્યો છે અને આ બધી ઇમારતો વગેરેનું તમે અહીં અવલોકન કરી શકો છો પરંતુ આ શૈલી સાથે તેની ખૂબ ઉચી સમાનતા છે જેની સાથે તે દોરવામાં આવી છે અને તે જ રીતે તમે ઉદાહરણો મેળવી શકો છો કે સમાન દ્રશ્ય પેઇન્ટરની વિવિધ શૈલીઓ દ્વારા રેન્ડર કરવામાં આવે છે અન્ય ઘણા ડીપ એપ્લિકેશનો ફક્ત કમ્પ્યુટર વીજન જ નથી ડીપ લર્નિંગમાં ડીપ ન્યુરલ આર્કિટેક્ચરનો ઉપયોગ અન્ય વિસ્તારોમાં પણ થાય છે જેમકે મશીન ટ્રાન્સલેશન અને ટેક્સ્ટ સિંથેસિસ સ્પીચ રેકગ્નિશન અને સિંથેસિસ સ્વાયત્ત વાહન નેવિગેશન વગેરે વિવિધ પ્રકારનાં રમતો રમવું ચેસ આલ્ફા રમવું એ પણ ડીપ ન્યુરલ નેટવર્ક થી થાય છે એક પ્રશ્ન આવશે જે સ્વાભાવિક રીતે આ પ્રશ્ન આપણને થશે કે આ આર્કિટેક્ચર કેમ ક્લાસિકલ તકનીકોની તુલનામાં ઉચ્ચ પર્ફોમન્સ આપે છે પરંતુ તે મંચ પર આપવા માટે આપડે કેટલો સમય લે છે કારણ કે ડીપ ન્યુરલ સ્પર્ધાઓમાં તમે જેનો ઉપયોગ કરો છો તે ખૂબ જ જૂની તકનીક છે તે સમાન ન્યુરલ નેટવર્ક સ્પર્ધા છે તે સમાન ન્યુરલ નેટવર્ક મોડેલ છે તેની રજૂઆત 80 ના દાયકામાં કરવામાં આવી હતી જે મૂળ સિદ્ધાંત છે અને જે સમાન છે ત્યાં મુખ્ય બે કારણો છે જેના કારણે તે આજે અહી એતિહાસિક રીતે આપણે પહોંચ્યો છે એક કારણ એ છે તકનીકી અને સાઇન્સ ની પ્રગતિ જેના કારણે દરેક પ્રકારની નવી તકનીકી પ્રગતિ થઈ અને તે એક નવી પ્રગતિ છે કારણ કે આપણી પાસે હવે મોટા પાયે એનોટેટેડ ડેટા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે અને તે ડેટાની ઉપલબ્ધી પણ છે તમે કોઈપણ સામાન્ય અને મુશ્કેલ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે કોઈપણ પ્રકારના મોડેલને વિકસાવવા માટે મોટા નેટવર્ક્સને ટ્રેનિંગ આપી શકો છો કે જે ખૂબ જ સામાન્ય કામ કરી શકે અને પછી કમ્પ્યુટિંગ પાવરની પ્રગતિના કારણે આ ટ્રેનિંગમાં પણ ઉચ્ચ ગણતરીઓની જરૂર હોય છે અને તે શક્ય સમયની અંદર થવું પડે છે કારણ કે ત્યાં એવું કહેવામાં આવે છે કે જી કમ્પ્યુટિંગ છે જે તમને ખબર છે તે આવી રીતે પ્રગતિ આપી રહ્યું છે અને જે આ પ્રકારની સ્પર્ધાઓ માટે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે મોટા પાયે એનોટેટેડ ડેટાની ઉપલબ્ધતા શક્ય છે કારણ કે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના પ્રવેશને કારણે સોશિયલ નેટવર્કિંગના વ્યાપક પ્રમાણમાં ઉપયોગ ના કારણે ઑનલાઇન શોપિંગ એસેટેરાetc અને કમ્પ્યુટિંગ પાવરની પ્રગતિ જેમ કે ઉચ્ચ થ્રુપુટવાળા જીપીયુ કમ્પ્યુટિંગનો ઉલ્લેખ જે આપણે કર્યો છે તે આ એક ઉદાહરણ છે હવે આપણે સમજીએ કે ક્લાસિકલ ઇમેજ વર્ગીકરણ તકનીક અને ડીપ ફીચર આધારિત વર્ગીકરણ તકનીક અથવા ડીપ ન્યુરલ સ્પર્ધા આધારિત વર્ગીકરણ તકનીક વચ્ચે શું તફાવત છે ક્લાસિકલ ઇમેજ વર્ગીકરણમાં તમે ધ્યાનમાં લેશો કે તમારી પાસે એક ઇમેજ છે અને પછી તમે તે ઇમેજ ને કેટલાક હસ્તકલા ફીચર દ્વારા પ્રતિનિધિત્વ કરવા માંગતા હોવ એવો અર્થ થાય છે આપણે આ ઇમેજમાં વિશેષતાવાળી વિશિષ્ટતાઓ શું હોઈ શકે છે તેનો અભ્યાસ કરી અને આપણે તે ફીચરને બતાવા માટે કોમ્પ્યુટેશનલ અલ્ગોરિધમ્સ વિકસાવી છે જેને તેને હેન્ડક્રાફ્ટ ફીચર કહેવામાં આવે છે તેથી તે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે કેમ કે અલ્ગોરિધમ ની રચના પણ તે મુજબ થયેલ છે અને આપણે હવે આ ફીચર લઈએ છીએ ઉદાહરણ તરીકે કિનારીઓ SIFT SURF કી પોઇન્ટ્સ HOG હોગ પ્રાદેશિક ફીચર ગતિ ફીચર વગેરે મારા અગાઉના વ્યાખ્યાનોમાં આવા કેટલાક ફીચરની ચર્ચા કરી હતી અને પછી આ ફીચરનું પ્રતિનિધિત્વ એ આપણાં વર્ગીકરણ અલ્ગોરિધમનું ઇનપુટ છે તે વર્ગીકરણનો ઉપયોગ કરો અને ત્યાં બેસીયન ક્લાસિફાયર રેખીય ભેદભાવ વિશ્લેષણ સપોર્ટ વેક્ટર્સ મશીન કેએનઆર અલ્ગોરિધમ્સ જેવા વિવિધ અલ્ગોરિધમ્સ છે જે તમે જાણો છો કે જુદા જુદા ક્લાસિફાયર હોઈ શકે છે અને પછી આપણે આઉટપુટ ઉત્પન્ન કરીએ છીએ આ આઉટપુટ કંઈક એવું છે કે તે શું છે બિલાડી છે સિંહ છે તે એક માનવ છે વગેરેમાં વર્ગીકરણ કરે છે તેથી આ ક્લાસિકલ અભિગમ છે અહીં પ્રોબ્લેમ એ છે કે વિવિધ પડકારને હેન્ડલ કરવા માટે હેન્ડક્રાફ્ટની ફીચર વિકસાવવી ખૂબ જ કંટાળાજનક છે કારણ કે એક જ ઑબ્જેક્ટની ઇનપુટ ઇમેજનું વિશાળ ભિન્નતા છે તેથી આ ભિન્નતા વિવિધ પ્રકારનાં ભિન્નતાને કારણે થાય છે તમારી પાસે દૃષ્ટિકોણ વિવિધતા અવ્યવસ્થા ઇન્ટરક્લાસ વિવિધતા રોશની સ્કેલ વગેરે છે અહી વાઘના સંદર્ભમાં કેટલાક ઉદાહરણો બતાવવામાં આવ્યા છે તમે જુઓ છો કે એક પછી એક ઇમેજ માં કેટલા પ્રકારની ભિન્નતા છે તેથી ખૂબ જ સામાન્ય અલ્ગોરિધમનો વિકાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે તે એક એપ્લિકેશન આધારીત છે અન્ય એપ્લિકેશનોમાં સરળતાથી સ્થાનાંતરિત થઈ શકતું નથી ડીપ ફીચર આધારિત અલ્ગોરિધમનોમાં આપણે ફીચર પ્રતિનિધિત્વ શીખીએ છીએ પ્રથમ તેનો ઉપયોગ સ્વચલિત લર્નિંગ છે તમારી મિકેનિઝમ એવી છે કે જે તમે એપ્લિકેશનના આધારે પ્રોબ્લેમનું નિવેદન જાણો છો તેના આધારે ફીચર લે છે અહીં સામાન્ય રીતે બતાવવામાં આવ્યું છે કે આપણે તે ભાગની ચર્ચા કરીશું કે તમે કેવી રીતે ફીચરના નિષ્કર્ષ ને પણ શીખી રહ્યાં છો જે હેન્ડક્રાફ્ટ નથી તમારું ન્યુરલ નેટવર્ક પોતે જ ફીચરને રજૂ કરવાનું શીખી રહ્યું છે જેથી જ્યારે તમારે ડીપ ફીચરનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હો ત્યારે ફીચરનાં વિવિધ સ્તરોની રજૂઆતો હોય તમારી પાસે નીચલા સ્તરો ફીચર હશે અને જેમ જેમ તમે એબ્સ્ટ્રેક્શનનું સ્તરો વધારશો તેમ મધ્યમ સ્તરોના ફીચર હોઈ શકે છે તો તમારી પાસે ઉચ્ચ સ્તરોના ફીચર હોઈ શકે છે પછી તમે આ ફીચરનો ઉપયોગ કરીને ક્લાસિફાયરને ટ્રેનિંગ આપો છો એક જ શોટમાં તમે જે કરી રહ્યા છો તે આખી વસ્તુ આનો અર્થ એ કે તે વૃદ્ધિ પામે છે અને અગાઉના કિસ્સામાં વર્ગીકરણ યોજના ફીચર રજૂઆત યોજનાથી સ્વતંત્ર છે પરંતુ હવે ફીચર રજૂ કરે છે અને વર્ગીકરણ તે બધુ એક જ શોટમાં થઈ જાય છે અને પછી તમને આઉટપુટ મળે છે તે ફીચર શીખવા માટે લર્નિંગ ડેટાની વિશાળ માત્રાનો ઉપયોગ કરે છે અને જે મેં ઉલ્લેખ કર્યો છે કે નીચલા સ્તરોથી મધ્યમ સ્તરોથી લઈને ઉચ્ચ સ્તરોની ફીચર રજૂઆત તે કરી શકે છે તેમાં વિશેષ લર્નિંગ પ્રક્રિયાના અનેક તબક્કાઓ શામેલ છે અને તે ફીચરને અડોપ્ત કરે છે તેથી તમારી એપ્લિકેશનના સંદર્ભમાં આ ફીચર શીખી શકે છે મોટે ભાગે આપણે નિરીક્ષણ લર્નિંગ અને ડીપ ન્યુરલ આર્કિટેક્ચર ખાસ કરીને વર્ગીકરણ પ્રોબ્લેમનું વિચારણા કરીશું કારણ કે આપણે ચર્ચા કરી છે કે તમારી પાસે ટ્રેનિંગ નમૂનાઓ છે નેટવર્કને ટ્રેનિંગ તમે આપી રહ્યાં છો એટ્લેકે તમે વર્ગીકરણ કરી રહ્યાં છો તેથી આ તે પછી આદર્શ નિરીક્ષણ કરેલ વર્ગીકરણ સુયોજન છે અને આપણે તેને નિરીક્ષણ લર્નિંગ કહીએ છીએ અહીં પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે x ડેટા અને y લેબલ છે હું આ અંગે ફરી ચર્ચા કરી રહ્યો છું જેની અગાઉ આપણે વર્ગીકરણના સંદર્ભમાં પણ ચર્ચા કરી હતી તો x એ ડેટા છે y એ લેબલ છે અને આપણું લક્ષ્ય એ ફંકશન f શીખવું છે જે ડેટા અને લેબલ પર મેપ કરશે અને વિવિધ પ્રકારની પ્રોબ્લેમ જેવા કે વર્ગીકરણ અને રીગ્રેસન ઑબ્જેક્ટ ડિટેક્શન સિમેન્ટીક સેગ્મેન્ટેશન ઇમેજ કેપ્શનિંગ આ બધાને આ પ્રકારની લર્નિંગ ફ્રેમવર્કમાં મેપ કરી શકાય છે તેથી ચાલો આપણે ઇમેજના વર્ગીકરણને ધ્યાનમાં લઈએ અને ઇમેજના વર્ગીકરણમાં પ્રોબ્લેમ એ છે કે તે ઇમેજ કયા વર્ગની છે અને કેવીરીતે વર્ગીકૃત કરવી આપણે આ પ્રોબ્લેમ નિવેદન પહેલાથી સમજી ચૂક્યા છીએ તેથી આ સ્થિતિમાં આપણે શીખીશું કે આપણે પરિમાણ ફંક્શન f શીખવા માગીએ જે મોડેલના વેટ પરિમાણો દ્વારા બનેલ ઇમેજ x ને ક્લાસ લેબલ y તરીકે વર્ગીકૃત કરી શકે મોડેલને ત્રણ સ્ટેપમાં શીખવા માટે ડેટા આધારિત અભિગમ છે પહેલા તમારે મોડેલને વ્યાખ્યાયિત કરવું પડશે જેમ કે આપણે ઇનપુટ આપેલ વર્ગ yની આગાહીની વ્યાખ્યા આપી છે અને w તેથી આર્ટિફિસિયલ ન્યુરલ નેટવર્ક જેની આપણે ચર્ચા કરી હતી તે એક મોડેલનું એક ઉદાહરણ છે અને જેમ મેં કહ્યું છે કે ડીપ ન્યુરલ આર્કિટેક્ચર એ જ આર્ટિફિસિયલ ન્યુરલ નેટવર્ક મોડેલ સિવાય કંઈ નથી ફક્ત તમારી પાસે હિડ્ન સ્તરોની સંખ્યા વધુ છે તેથી તમારી પાસે અહીં ઇમેજ પિક્સેલ્સ તરીકે ઇનપુટ ડેટા છે અને તમારી પાસે મોડેલ વેટ છે અને આ એક મોડેલ સ્ટ્રક્ચર છે તમારી પાસે આ એક અનુમાનિત આઉટપુટ અથવા ઇમેજ લેબલ છે પ્રથમ સ્ટેપ એ મોડેલની આગળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે સ્ટેપ એ છે કે તમારે ડેટા એકત્રિત કરવો પડશે તેથી આ નિરીક્ષિત લર્નિંગ માટે તે મહત્વનું છે તમે જાણો છો કે તમારી પાસે એનોટેટેડ ડેટા હોવો જોઈએ XI એ એક ઉદાહરણ છે અને yi એ ડેટા લેબલ છે તો આ લર્નિંગ ઇનપુટ છે અને આ સાચું આઉટપુટ છે અને પછી તમે મોડેલ શીખો છો અહીં આપણે ધ્યાનમાં લઈએ કે કેટલાક મેપિંગ ફંક્શન જે તમે શીખ્યા છો અને તે મેપિંગ ફંક્શન કેટલું સારું છે અને તેનું શું અંતર છે આપણે વેટ વેક્ટરની દ્રષ્ટિએ ગેપને અપડેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ગમે તે વેટ હોય ત્યાં પર્ફોમન્સ શું છે જો લોસ વધારે હોય તો આપણે અપડેટ કરવાની જરૂર છે જેથી લોસ ઘટાડી શકાય આપણે અહીં મોડેલના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે અહીં એક લોસ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ જેથી આ સૂચનો દ્વારા અહીં રજૂ કરવામાં આવે છે આ લોસનું કાર્ય છે જે આગાહી કરેલ આઉટપુટ છે અને આ લોસ કાર્યને આધારે ગ્રાઉંડ સત્ય શું છે તે વ્યાખ્યાયિત કરવામાં આવેછે અને ટ્રેનિંગ નમૂનાઓના સમૂહ માટે આપણે આ લોસ ફંકશન એકઠા કરીએ છીએ અને આ નિયમિતકરણની મુદત આપીએ છીએ કારણ કે તમારું મોડેલ ખૂબ જટિલ ન હોવું જોઈએ આપણે આ ભાગની પણ ચર્ચા કરીશું તો ચાલો જોઈએ તેથી આ આગાહી થયેલ આઉટપુટ છે અને આ એક લોસફંકશન છે આપણે ટ્રેનિંગ સમૂહની સરેરાશ ઘટાડવા માગીએ છીએ અને આને રેગ્યુલાઇઝર અથવા પેનલ કહેવામાં આવે છે જે જટિલ મોડેલોને પેનલ્ટી આપે છે અને આ શીખી શકાય તેવું વેટ છે તેથી કુલ લોસ ડેટાના લોસ અને નિયમિત લોસ તરીકે ગણી શકાય અને ડેટા લોસ એ ફંક્શન્સ દ્વારા આપવામાં આવે છે l તે ડેટા લોસ છે અને નિયમિત લોસ R દ્વારા આપવામાં આવ્યું છે લોસ ફંકશન કહે છે કે વર્તમાન વર્ગીકરણ અને ડેટા કેટલું સારું છે મોડેલની આગાહી ટ્રેનિંગ ડેટા સાથે મેળ ખાતી હોય છે તેથી વિચલન શું છે ત્યાં ડેટા લોસ ફંક્શનના વિવિધ પ્રકારનાં ઉદાહરણો છે જેમ કે મલ્ટિક્લાસ સપોર્ટ વેક્ટર્સ આપણે હિંગ લોસનો ઉપયોગ કર્યો હતો અહીં હવે આપણે જોઈ શકીએ છીએ કે ખોટી રીતે વર્ગીકૃત થયેલ દરેક નમૂના લોસ ઉત્પન્ન કરે છે તેથી તે આગાહી કરેલા નમૂનાના મૂલ્યોનો આધારે એ મૂલ્યનું વર્ણન થાય છે અને મોડેલોના નમૂનાના તફાવત મળે છે તથા તમે આ કિસ્સામાં અહીં કાર્યાત્મક સ્વરૂપ અને આ ફોર્મમાં આપેલા સોફ્ટમેક્સ લોસ અથવા મલ્ટિનોમિઅલ લોજિસ્ટિક રીગ્રેસન રુલ્સ જોઈ શકો છો આ કાર્યમાં આપણે ઇનપુટ ડેટાને જોતાં સ્તરોના સાચા સ્તરોની સંભાવનાનો અંદાજ લગાવીએ છીએ તેથી જો આ અંદાજ ખૂબ વધારે છે તો આ લોસ ઓછું થશે અને તેની અવગણના નકારાત્મક નમૂનાનો ઉપયોગ કરીને આપણે તેને સકારાત્મક કાર્ય કરીએ છીએ કેટલીકવાર આ સંભાવના અન્ય તમામ વર્ગોના જવાબોના સંદર્ભમાં ગણવામાં આવે છે તેથી આઉટપુટ લેયર જુઓ કે તમારી પાસે આઉટપુટ લેયરમાં N ક્લાસીસ છે અને ith ક્લાસના Ci દ્વારા તેને આપવામાં આવે છે પછી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે e એ એક સાચો વર્ગ છે તેથી આપણે સાચા વર્ગના સાચા પ્રતિભાવની Ci ધ્યાનમાં લઈએ છીએ હવે તે વર્ગની સંભાવના આ અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવી છે આ તે સોફ્ટમેક્સ અભિવ્યક્તિ છે જે તેને વધારશે અને કોઈક રીતે આ બધા જ ના સરવાળા દ્વારા તેને સામાન્ય બનાવશે અને તે તમને સંભાવના મૂલ્ય આપશે અને તે ખરેખર આ ચોક્કસ શબ્દનું મોડેલિંગ કરે છે y આપેલા ડેટાની આ સંભાવના છે તે ક્રોસ એન્ટ્રોપી લોસ અને સોફ્ટમેક્સ લોસજેવુ બીજું ઉદાહરણ છે જ્યારે તમારી પાસે 2 વર્ગની એન્ટ્રોપી હોય તો તમે ક્યાં વર્ગ 1 અને 2 કહ્યું છે ઉદાહરણ તરીકે ઓબ્જેક્ટ વર્ગ અને બૅકગ્રાઉન્ડ વર્ગ જ્યારે તમારું ઑબ્જેક્ટ ક્લાસ y છે લેબલ 1 છે ત્યારે તમે ફક્ત તે ધ્યાનમાં લેશો કે જો તમે જાણો છો કે તમે તે રીતે આગાહી કરી શકો છોજ્યારે ઑબ્જેક્ટનો સાચો વર્ગ છે નમૂનાનો સાચો વર્ગ ઑબ્જેક્ટ છે પછી તમે લોગ પી નો ઉપયોગ કરી રહ્યાં છો અન્યથા તમે લોગ 1 પી નો ઉપયોગ કરી રહ્યા છો મલ્ટી ક્લાસમાં તમે આ અભિવ્યક્તિ સાથે વિશિષ્ટ ગણતરીઓ લંબાવી રહ્યા છો જ્યાં તમે જોઈ શકો છો કે C એ દ્વિસંગી સૂચક છે અને તે પદ C નો વર્ગ છે અને આપણે નમૂનાના પ્રકાર માટે માત્ર તે વર્ગની સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ અહીં o ઇનપુટ નમૂના છે તેથી વર્ગ Cસાથે જોડાયેલા ઓની સંભાવનાનો અંદાજ કાતો વધુ સામાન્ય માળખામાં તમારી પાસે સાચા વર્ગની સંભાવનાનું વિતરણ હોઈ શકે છે તે હંમેશા દ્વિસંગી હોતું નથી તેથી C નો ઉપયોગ કરવાથી o ની સાચી સંભાવનાઑ તમે મેળવી શકો છો કે જેનો ઉપયોગ ક્રોસ એન્ટ્રોપી લોસ માટે કરી શકો છો નિયમન માં આપણે મોડેલ સરળ રાખવા માંગીએ છીએ અને ત્યાં w શક્ય તેટલું નાના કદમાં રાખીએ છીએ અને ડેટા લોસ સાથે તે અજોડ ન હોય તે જોઈશું જુઓ કે ત્યાં વિવિધ પ્રકારનાં નિયમિતકરણ કાર્ય છે કે જે મૂલ્યો પર અવરોધ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે L2 રેગ્યુલરાઇજેશન તથા L1 રેગ્યુલરાઇજેશન ઓછું કરવા માગો છો છેવટે ટ્રેનિંગ માટે આપણે આ ઑપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમને હલ કરવા માંગીએ છીએ તેથી આ લોસ ફંકશન છે જેમાં ડેટા લોસ ટર્મ અને રેગ્યુલાઇઝેશન લોસ ટર્મ છે આપણે પસંદ કરેલા વેટના સંદર્ભમાં તેને ઓછું કરવા માંગીએ છીએ તેથી શ્રેષ્ઠ વેટ શું હોય શકે કે જેથી આ વસ્તુ ઘટાડી શકાય અને છેલ્લે આ g તમારા લોસનો સરવાળો છે અને આપણે g ને ઘટાડવા માગીએ છીએ આપણે તે કરી શક્યા હોત કે આપણે રેન્ડમ સર્ચનો ઉપયોગ કરી શકીએ અથવા તો તેનો અર્થ એ કે ફરી એક વાર આપણે w વિશે કેટલાક પ્રારંભિક અનુમાન પસંદ કરવાની જરૂર છે અથવા અહીં તે પસંદ કરવું જોઈએ કે કયા પ્રકારનું લોસ થઈ રહ્યું છે તે જોવાનો પ્રયત્ન કરી શકાય તેમાંથી ઓછામાં ઓછું બહાર લાવવાનો પ્રયત્ન કરી શકાય પરંતુ તે ખૂબ જ બિનકાર્યક્ષમ છે તે પ્રમાણભૂત અલ્ગોરિધમનો ગ્રેડીયંટ ડીસ્ંટ અલ્ગોરિધમ છે જેનો ઉપયોગ આપણે અહીં કરી શકીએ અગાઉ આપણે ચર્ચા કરેલ ગ્રેડીયંટ ડીસ્ંટ અલ્ગોરિધમનો આ ચોક્કસ વિષયના સંદર્ભ માં ફરી એક વાર ચર્ચા કરીયે આપણે રેન્ડમલી wની શરૂઆત કરીએ છીએ અને પછી આપણે વર્તમાન બિંદુએ તે wની ગ્રેડીયંટ ગણતરી કરીએ છીએ જે g ના આ ગ્રેડ તરીકે વ્યક્ત થાય છે અને પછી તેને થોડુંક નીચે ખસેડીએ છીયે જેને અપડેટ કરવાની પ્રક્રિયા કહે છે આ વધારાની વિરુદ્ધ દિશામાં આપણે આગળ વધીએ છીયે જેનો અર્થ થાય છે મૂલ્યની સૌથી વધુ મૂળ એટ્લે કે એ એક અધ્યતન તથ્ય છે જેને દરેક પુનરાવર્તન પછી વેટને અપડેટ કરવાનું છે આ લર્નિંગ દર છે આલ્ફા એ શીખવાનો દર છે આપણે સ્ટેપ મેળવવું જોઈએ અને તે એ વસ્તુ નક્કી કરે છે અને બેક પ્રોપોગેશન અલ્ગોરિધમમાં પણ આપણે ચર્ચા કરી છે કે તેના બે પાસા છે એક ફોરવર્ડ પાસ છે બીજો બેકવર્ડ પાસ છે ફોરવર્ડ પાસમાં આપણે ગણતરીના લોસ માટે આગળ ચલાવીએ છીએ અને બેકવર્ડ પાસ આપણે લોસના સંદર્ભમાં ગ્રેડીયંટ ની ગણતરી કરવા માટે ગ્રાફને પાછળની બાજુ ચલાવીએ છીએ અને આપણે જાણીએ છીએ કે મોટા જટિલ મોડેલો માટે ગ્રેડીયંટ ની ગણતરી કરવી તે કાર્યક્ષમ છે નિરીક્ષણ લર્નિંગ અને રેખીય રીગ્રેસન પ્રોબ્લેમ તરીકે પણ ગણાવી શકાય જ્યાં છે તમારું ઇનપુટ વેક્ટર્સ છે અને આઉટપુટ પણ વેક્ટર્સ છે તેથી રેખીય રીગ્રેસનમાં એક રેખીય રીગ્રેસન પ્રોબ્લેમ છે જેનું મોડેલ રેખીય છે જો તમારું ઇનપુટ x છે તો પછી ઇનપુટ નાં વેટેડ રેખીય સંયોજનનો ઉપયોગ કરો જે Wx છે તે કોઈ પણ મેટ્રિક્સ w સાથે ગુણાકાર કરનારા નોન રેખીય સંયોજન છે જે તમને અન્ય વેક્ટર્સ આપે છે અહીં એક રેખીય મોડેલ છે તેથી w પરિમાણ DoutXDinજોઇયે કારણ કે તમારી આઉટપુટ વેક્ટર્સ કદ Dout છે તે ફક્ત એક મેટ્રિક્સ ગુણાકાર છે જે અહીંનું મોડેલ છે અને તમે યુકલિડિયન અંતરનો ઉપયોગ નોર્મના લોસના ધોરણ તરીકે કરી શકો છો તેથી તમે અહીં લર્નિંગ પ્રોબ્લેમ એક રેખીય રીગ્રેસન પ્રોબ્લેમ છે અને અહીં બતાવ્યા પ્રમાણે અનુરૂપ ઉદ્દેશ્ય કાર્યને નિયમિત બનાવવા વપરાય છે નિયમિતકરણ મેટ્રિક્સના ફ્રબનિયસ ધોરણ અથવા આ વર્ગના સરવાળોનો ઉપયોગ કરી રહ્યું છે અને supervised લર્નિંગમાં તમે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરી શકો છો જ્યાં તમે તેને રેખીય સ્તરોનો ક્રમ ગણી શકો છો અને તે ફરી એક નવું મોડેલ છે કારણ કે તમે જોઈ શકો છો કે તમે પ્રોબ્લેમ શીખી રહ્યાં છો તે લગભગ સમાન છે અને જો તમે મલ્ટિ લેયર ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે શું કરી રહ્યા છો તેથી પ્રથમ સ્તરો w 1 કારણ કે આ રેખીય છે આગલું સ્તરો પણ તમે w ગુણાકાર કરી શકો છો પરંતુ આ WW2W1 તેથી સમાન લર્નિંગ પ્રોબ્લેમ રહે છે જો તમે આખરે સ્તરો વધારશો તો પણ તે પ્રોબ્લેમ હલ કરવાની ક્ષમતામાં વધારો થઈ રહ્યો નથી તે તમારી પ્રોબ્લેમ હલ કરવાની સમાન શક્તિ જ રહે છે અને અહીં બિન રેખીયતા રજૂ કરીને તમે તમારા મોડેલને બીજી જટિલતા આપી રહ્યાં છો અને આ પ્રોબ્લેમને હલ કરવાની શક્તિમાં વધારો કરો છો ચાલો હું અહીં થોડો વિરામ લઉં અને હવે પછીનાં વ્યાખ્યાન માં આ વિષય ચાલુ રાખીશું આ વ્યાખ્યાન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર